હેલ્લો મિત્રો આજે આપણે શેનું અને કેવી રીતે પ્રેઝન્ટેશન કરવું તેના પર કામ કરવાના છીએ જો તમે યાદ કરી શકો તો છેલ્લા કેટલાક વર્ગોમાં આપણે શ્રવણ અને કથન કૌશલ્ય અને છેવટે વાતચીતના કૌશલ્ય પર કામ કરવાનું શરૂ કર્યું હતું જો કે આજે આપણે જ્યારે પ્રેઝન્ટેશન વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે આ વર્ગમાં જે રીતે તેને જોવાના છીએ તેમાં નિશંકપણે કેન્દ્રસ્થાને કથન છે પરંતુ થોડા જુદા સંદર્ભમાં થતું કથન વાતચીત સંવાદ અથવા આંતરવૈયક્તિક પ્રત્યાયનના સંદર્ભમાં કથન કરવું એટલે જેમાં કેન્દ્રસ્થાને વ્યવહાર છે જ્યાં બંને વ્યક્તિઓ કથન કરે છે અથવા સ્વયંસ્ફુરિત તત્કાલ કથન કરવું અપેક્ષિત છે પ્રેઝન્ટેશન એ નિશ્ચિતપણે વધુ ઔપચારિક પરિસ્થિતિ છે જ્યાં જુદી માર્ગદર્શિકાનો સમૂહ ઉમેરી શકાય આથી આ સુધારને અથવા હું કહીશ કે આ ફેરફારને પદ્ધતિસરની રીતે હાથ ધરવાની જરૂરિયાત છે આમ આજે આપણે મૂળભૂત ઘટકો કે જે શ્રોતાગણનો પ્રતિભાવ બાંધે છે અને તેની પહેલાં પ્રેઝન્ટેશનનું સંયોજન અવાજ આંગિક ભાષા અંગચેષ્ટા અને દ્રશ્ય પ્રેઝન્ટેશન વિશે જોઈશું આપણે આ બે વર્ગોમાં આવરી લઈશું જો કે તેની પહેલાં જો તમે તમારા પ્રેઝન્ટેશન વિન્ડો તરફ જોશો તો તમને એક ક્વિઝ જોડાયેલી દેખાશે તમે કેટલા સારા પ્રિઝેન્ટર છો તે જાણવા માટે તમે તે ક્વિઝ લઈ શકો તમારી પસંદગી છે ત્રણ બાબતો જેના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ તે છે શ્રોતાગણ પ્રેઝન્ટેશનનું સંયોજન અને અવાજ અને ભાષા પરંતુ આપણે તેના પર જઈએ તે પહેલાં ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રેઝન્ટેશનનો ચોક્કસ અર્થ શો થાય છે પ્રેઝન્ટેશન તે એવી પરિસ્થિતિ છે જ્યાં એક જ વ્યક્તિ અથવા લોકોનો એક સમૂહ પ્રત્યાયન કરે છે અને એ અપેક્ષિત છે કે લોકોનો બીજો સમુહ જે કંઈ પ્રત્યાયન કરવામાં આવતું હોય અથવા જે કોઈ પ્રત્યાયન કરતું હોય તેનું શ્રવણ કરે છે તેના બહુવિધ હેતુઓ છે તમે કોઈ કંપની માટે પ્રેઝન્ટેશન આપી શકો તમે વેચાણ માટેનું પ્રેઝન્ટેશન આપી શકો તમે વર્ગખંડમાં શિક્ષણ માટેનું પ્રેઝન્ટેશન આપી શકો શિક્ષક વિદ્યાર્થીઓ માટેનું પ્રેઝન્ટેશન આપી શકે પ્રેઝન્ટેશન એ છે જેમાં વિચારોના સમૂહને પદ્ધતિસર અને સર્વગ્રાહી રીતે રજૂ કરવામાં આવે છે અથવા કોઈ એક વિચારને વિસ્તૃત કરી સમજાવવામાં આવે છે અને રજૂ કરવામાં આવે છે આથી જ્યારે આપણે આ મુદ્દાઓ વિશે વાત કરીએ છીએ ત્યારે તે સમજવું ખૂબ જરુરી છે કે આના માટે નિશ્ચિત પ્રકારની તૈયારીની જરૂર પડે છે હવે આપણે કદાચ વાતચીતના કૌશલ્ય અને કથન કૌશલ્ય સાથે ચર્ચા કરીશું જ્યાં તમે જોશો કે સામાન્ય તૈયારીઓ અથવા સતત તૈયારીઓ જ્યારે તમે લોકો સાથે પ્રતિક્રિયા કરો છો જ્યારે તમે લોકોને સાંભળો છો જ્યારે તમે લોકો સમક્ષ કથન કરો છો ત્યારે શીખવાની સતત પ્રક્રિયા કેન્દ્રસ્થાને રહે છે કારણ કે જો તમે આમ કરો છો તો તમે એ શીખવાની સ્થિતિમાં હશો કે જુદી જુદી પરિસ્થિતિઓમાં સ્વયંસ્ફુરિત પ્રતિભાવો કેવી રીતે આપવા બીજી બાજુએ જ્યારે આપણે પ્રેઝન્ટેશન વિશે વાત કરીએ છીએ ત્યારે કંઈક બીજું જ બને છે તમને કેટલોક સમય આપવામાં આવે છે તે એક મિનિટ જેટલો ઓછો હોઈ શકે છે કે એક મહિના જેટલો વધુ હોઈ શકે છે ચાલો કહીએ કે તમે આંતરરાષ્ટ્રીય પરિષદ માટે પ્રેઝન્ટેશન બનાવવા જઈ રહ્યા છો અને તેની તૈયારી કરવા માટે તમારી પાસે એક મહિનો હાથ પર છે પરંતુ ધ્યાન રાખો કે તમને આપવામાં આવતો સમય મહદ અંશે નક્કી હોય છે તમને પ્રેઝન્ટેશન આપવા માટે પંદર મિનિટ આપવામાં આવે છે તમારી પાસે એક મહિનો તૈયારી કરવા માટે હોય તો પણ તમને પ્રેઝન્ટેશન આપવા માટે ફક્ત પાંચ મિનિટ કે દસ મિનિટ આપવામાં આવશે આથી તમે એમાં કેટલું પ્રસ્તુત કરી શકો છો તે અર્થસૂચક છે પ્રેઝન્ટેશનનું અન્ય પાસું એટલે અન્ય પ્રકારના ઉદાહરણો તમે કાળા પાટિયાનો ઉપયોગ કરી શકો છો તમે કાગળ અને પેનનો ઉપયોગ કરી શકો છો અને તમે વ્હાઇટ બોર્ડ અને માર્કર નો ઉપયોગ કરી શકો છો તમે કમ્પયૂટરનો ઉપયોગ પણ કરી શકો છો તમે સ્લાઇડ્સ નો ઉપયોગ કરી શકો છો તમે તસવીર ચિત્ર ધ્વનિનો ઉપયોગ કરી શકો છો તમે જુઓ છો કે આપણે દેખીતી રીતે જ બહોળી કક્ષામાં ક્ષેત્રોને આવરી લઇ રહ્યા છીએ અને હવે પછીની એક સ્લાઈડ માં આપણે બહુવિધ માધ્યમો વિશે જોઈશું મેં અગાઉ ચર્ચા કરેલી છે કે આપણે તે કરીશું આપણે આમાંના કેટલાક પાસાઓને વધુ વિગતે જોઈશું સંકલિત કેવી રીતે કરવું આપણે તેના પર કામ કરીશું આપણે તેવું આયોજન કરીશું જેથી આપણે કશુંક શોધી શકીએ પરંતુ આજે આપણા મનમાં જે પહેલો મુદ્દો છે તેના પર આવીએ તો ચાલો શ્રોતાગણની સંકલ્પના પર ધ્યાન કેન્દ્રિત કરીએ તમારો શ્રોતાગણ કોણ છે તે પહેલો અગત્યનો પ્રશ્ન છે જે તમારે અનુલક્ષમાં લેવાનો છે કારણ કે તમારા શ્રોતાગણને આધારે જ તમે પ્રેઝન્ટેશન બનાવશો ચાલો કહીએ કે હું આ પ્રેઝન્ટેશન મારા સમકાલીનો માટે મારા સહકર્મીઓ માટે મારા મિત્રો માટે કે જેઓ આ ખાસ ક્ષેત્રમાં છે તેના માટે બનાવું છું તો કદાચ મારું પ્રેઝન્ટેશન દરેક માટે એકદમ અલગ હશે હું કદાચ મૂળભૂત બાબતો વિશે વાત નહિ કરું હું આ ક્ષેત્રમાં કરવામાં આવેલા સંશોધન વિશે વાત કરીશ હું સંદર્ભ ટાંકવા વિશે વાત કરીશ આ ખાસ ક્ષેત્રના અને જે પ્રકારનું સંશોધન કરી રહ્યા છીએ તેના વિશે હું વાત કરીશ આથી આ બાબતોને પ્રસ્તુત કરવા આખી પ્રક્રિયા તેમજ હું જે પ્રસ્તુત કરું છું તે ખૂબ જ અલગ હશે જોકે અહીં મારી પાસે વિશાળ શ્રોતાગણ છે હું મૂળભૂત રીતે એવા લોકોને સંબોધી રહ્યો છું જે પહેલી વાર કે બીજી વાર આવીને બેસશે અને આ સમસ્યા તરફ જોશે કે પ્રેઝન્ટેશન શું છે અને કેવી રીતે પ્રેઝન્ટેશન આપવું અને બીજું ઘણું બધું આથી શ્રોતાગણ મહત્ત્વનો છે કારણ કે તમારું પ્રેઝન્ટેશન પૂરેપૂરું શ્રોતાગણ તરફી હોવું જોઈએ હવે શરૂઆતમાં હું તમને જે કંઈ આપીશ તેનાથી તમે વિચાર કરી શકશો અને ચર્ચામાં તમે મને પ્રતિભાવ આપી શકો અને તમારી વસ્તીવિષયક માહિતીના આધારે આપણે મૂળભૂત વલણને શોધી શકીશું તમને ક્યું સંમિશ્રણ ગમે છે આ કે પેલું હવે મુદ્દો એ છે કે જ્યારે આપણે સંમિશ્રણ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણી પાસે બે છે અને કેટલેક અંશે તે તમને શ્રોતાગણના સ્વરૂપ વિશે જણાવશે એવું અનુમાન કરવામાં આવે છે જો કે ચોક્કસ રીતે આપણે જાણતા નથી આ પૂર્વધારણા છે કે લિંગ અર્થસૂચક ભૂમિકા ભજવી શકે આથી પુરુષોની વસ્તીને પસંદગીપૂર્વક આ રંગ ગમશે જ્યારે મહિલાઓની વસ્તીને પસંદગીપૂર્વક આ રંગ ગમશે જો કે ખરેખર આપણે જાણતા નથી બીજી જે બાબત આ નિર્ધારિત કરે છે તે છે સંદર્ભ ચાલો કહીએ કે જો તમે ફેશન વિશે વાત કરી રહ્યા છો ચાલો કહીએ કે જો તમે બાળકોના રમકડાં વિશે વાત કરી રહ્યા છો કદાચ આ વધુ ઉચિત રહેશે આમ આ શ્રોતાગણ ઉપર નિર્ભર છે જો તમે ઝાકઝમાળભરી વસ્તુઓની વાત કરી રહ્યા હો તો શ્રોતાગણને પણ તેનો સંદર્ભ હોવો જરૂરી છે જો તમે અત્તર વિશે વાત કરી રહ્યા હો અને આ વધુ ઉચિત રહેશે તો તેથી તે સંદર્ભ રહેશે આમ શ્રોતાગણ અને સંદર્ભ સાથે મળીને કદાચ નક્કી કરશે કે આપણે કેવા પ્રકારના પ્રેઝન્ટેશન તરફ જઈશું પરંતુ મિત્રો હું આશા રાખું છું કે હું તમને જે જણાવવા માગું છું તેનું આ એક ઉદાહરણ આપે છે આપણે અર્થઘટનાત્મક સમુદાયો વિશે પ્રથમ સત્રમાં જ વાત કરેલી હતી જ્યારે મેં એક હાથી અને છ અંધ વ્યક્તિનું ઉદાહરણ આપ્યું હતું જ્યાં તમે જુઓ છો કે હું એમ કહેવા માંગતો હતો કે જુદા જુદા લોકો જુદી જુદી રીતે અર્થઘટન કરે છે સંસ્ક્રુતિ પણ ખૂબ અર્થસૂચક ભૂમિકા ભજવે છે કાળું અને સફેદ લાલ તમે જુઓ છો તેમ હું તમને પ્રશ્ન પૂછું કે તમારા માટે કાળું કે સફેદ શું સૂચવે છે ઘણી વાર તમે જે પરંપરામાંથી આવો છો તેના પર આધાર રાખે છે અને તેનો જુદો અર્થ હશે દાખલા તરીકે જો તમે ધાર્મિક સૂચિતાર્થો તરફ જુઓ જો તમે કાળાને ભારતીય સંદર્ભમાં જુઓ તો મહદ અંશે સામાન્ય ભારતીય સાંસ્કૃતિક સંદર્ભમાં અને હિન્દુ સંદર્ભમાં કાળું કશાક અશુભનું પ્રતીક છે અને સફેદ કશીક પવિત્રતાનું પ્રતીક છે પરંતુ આ સૂચિતાર્થોને સીધેસીધા તારવી શકવા સરળ નથી કારણ કે સફેદ રંગ વૈધવ્ય માટે પણ છે સફેદ રંગ શાંતિ અને નીરવતા માટે પણ છે હું કહેવા માગું છું કે તમે ખરેખર જાણતા નથી પરંતુ સંસ્કૃતિઓને જુદા જુદા સૂચિતાર્થો હોય છે તેની ઓળખ કરવી અને તમે ખરા સૂચિતાર્થ સુધી પહોંચો છો તે ખૂબ મહત્ત્વનું છે મેં કહ્યું તેમ કાળા રંગને તમે અશુભ ગણી શકો કાળો રંગ અંધકાર અથવા શોકનું પ્રતીક હોઈ શકે દાખલા તરીકે ખ્રિસ્તી પરંપરામાં કાળું શોકનું પ્રતીક છે બીજી બાજુએ જ્યારે આપણે હિન્દુ પરંપરા તરફ જઈએ છીએ તો સફેદ રંગ શોકનું પ્રતીક છે કારણ કે વિધવાઓ સફેદ સાડી પહેરે છે આમ વિવિધ પ્રકારની બાબતો માટે સાંસ્કૃતિક સૂચિતાર્થો હોય છે હું રંગોનો ઉદાહરણ નિર્દેશન માટે ઉપયોગ કરી રહ્યો છું પરંતુ તમે કંઈ પણ વિશે વાત કરી શકો સંદિગ્ધતા ખુલ્લું અને બંધ આના વિશે આપણે ચર્ચા કરેલી છે કે આદર્શ રીતે પ્રેઝન્ટેશનમાં શ્રોતાગણને સ્પષ્ટ ચિત્ર મળવું જોઈએ કે તમે શેના વિશે વાત કરી રહ્યા છો મોટાભાગના શ્રોતાગણ માટે સંદિગ્ધતાને ટાળવી જોઈએ સિવાય કે તમે શ્રોતાગણને મૂંઝવણમાં મૂકવા માંગતા હો અને પ્રેઝન્ટેશનનો આ હેતુ જવલ્લે જ હોય છે મોટાભાગના કિસ્સામાં પ્રેઝન્ટેશનનું મુખ્ય કેન્દ્રસ્થાન શક્ય તેટલું સ્પષ્ટ રહેવાનું હોય છે આમ તમે જુઓ છો કે હું તમને બે વાક્યો આપીશ બન્ને એકદમ સરખા લાગતા હોવા છતાં પહેલા કિસ્સામાં અર્થ એકદમ સ્પષ્ટ છે બીજા કિસ્સામાં તે મૂંઝવણ ઉભી કરે છે અને તેનો અર્થ તદ્દન સ્પષ્ટ નથી તે જ રીતે તમે જુઓ છો કે આ માત્ર તમને એક વિચાર આપે છે કે જ્યારે કશુંક સંદિગ્ધ છે ત્યારે તે શક્ય વધુ અર્થો શક્ય સૂચનો માટે ખુલ્લું છે બીજું વાક્ય કે વાક્યના બીજા સમૂહનો શું અર્થ થાય છે વાક્યના પ્રથમ સમૂહને સમજવાનું સરળ છે આમ તમે જુઓ છો કે તમે બાબતોને સંદિગ્ધ અથવા સ્પષ્ટ બનાવી શકો છો સંદિગ્ધ પ્રેઝન્ટેશનમાં બહુવિધ પ્રશ્નોને ઉઠાવવા જોઈએ અને પ્રેઝન્ટેશનમાં મહદ અંશે પ્રેઝન્ટેશન પૂરું થયા પછી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે કારણ કે પ્રેઝન્ટેશનના ઔપચારિક પરિમાણ તરીકે તમે જ્યારે પ્રેઝન્ટેશન આપી રહ્યા છો ત્યારે લોકો તમને દખલ કરવા માંગતા નથી પરંતુ એક વાર તમે પ્રેઝન્ટેશન આપી દીધું છે લોકો પ્રશ્નો પૂછવાનું શરૂ કરશે જેટલી વધુ સંદિગ્ધતા જેટલી વધુ મૂંઝવણ તેટલી જ વધુ સંખ્યામાં પ્રશ્નો હશે અને પછીથી આ પ્રેઝન્ટેશનને નબળો દર આપવામાં આવશે આથી તમે આ બાબતે સભાન હોવા જરૂરી છે સંદર્ભની અંદર કેટલીક સંદિગ્ધતાઓની સ્પષ્ટતા કરી શકાય છે કેટલાક ક્ષેત્રો મુશ્કેલ હોઈ શકે છે તેના પર વિસ્તૃત સમજૂતી જરૂરી છે અને સંદર્ભ જ તમારા માટે બાબતોના અર્થ સમજવાનું શક્ય બનાવે છે આથી જ્યારે તમે જટિલ બાબતો સાથે કામ પાર પાડો છો મહેરબાની કરીને સંદર્ભ તરફ જુઓ આમ એક વાર હું આવા પ્રકારનો સંદર્ભ આપું છું તો તમે જુઓ છો કે સમગ્ર અર્થ બદલાઈ જાય છે અને તમારી પાસે નવા સૂચિતાર્થ છે સમગ્ર બાબતને જોવાની નવી રીત છે જ્યારે તત્વચિંતક એક બાબત વિશે વાત કરે છે ત્યારે સમગ્ર અર્થ બદલાઈ જાય છે વારુ હવે અહીં તમે જે કહો છો તેનું જે રીતે અર્થઘટન કરવામાં આવે છે તેનું એક ઉદાહરણ છે અને હું તમને સંદર્ભનું બીજું ઉદાહરણ આપીશ સંદર્ભ તે કંઈ બાહ્ય બાબત નથી સંદર્ભને તમે રચો છો હવે આપણે કશ્મીર માટેના દૃશ્યાત્મક રીતે બે સંદર્ભો રચીશું અને ચાલો જોઈએ કે તમે તેને કેવો પ્રતિભાવ આપો છો હું દોહરાવું છું હું દ્રશ્યોનો ઉપયોગ કરી રહ્યો છું કારણ કે તે સાદા અને સમજવામાં સરળ છે અને હું આશા રાખું છું કે હું જે કહેવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેનો અર્થ તમે સમજો છો કેવા પ્રકારના સૂચિતાર્થો સાથેનું કેવા પ્રકારનું ક્શ્મીર આપણી જોઈ રહ્યા છીએ તમે જુઓ છો કે આ ક્શ્મીર શબ્દ છે બે રંગો છે એક અગ્રભૂમિ રંગ છે એક પશ્ચાદભૂમિ રંગ છે અને કદાચ જો તમે તેના વિશે વિચારી લીધું હોય તો તે હરિયાળી રમણીયતા અને તેને સંબંધિત પ્રકારની બાબતો અર્થસૂચિત કરે છે હવે ચાલો સૂચિતાર્થને થોડા બદલીએ હવે તમે જુઓ છો કે અહીં ઉપયોગમાં લેવાયેલ રંગો કશ્મીરના અર્થ અને સૂચિતાર્થને બદલી નાખે છે આ કશ્મીર તે હરિયાળું કશ્મીર નથી જેને આપણે થોડી વાર પહેલાં જોઈ રહ્યા હતા સંદર્ભ બદલાઈ ગયો છે આપણે જ્યારે પ્રેઝન્ટેશનના દ્રશ્ય પરિમાણ વિશે વાત કરીએ ત્યારે આપણે એની વિગતે ચર્ચા કરીશું પરંતુ અહીં એક નાનકડું ઉદાહરણ છે કે તમે પ્રેઝન્ટેશનને કેવી રીતે જુઓ છો જ્યારે તમે માત્ર પશ્ચાદભૂમિનો રંગ જુઓ છો અગ્રભૂમિનો રંગ જુઓ છો પશ્ચાદભૂમિનું ચિત્ર જુઓ છો અગ્રભૂમિનું ચિત્ર જુઓ છો ખુબ સરળ કશ્મીર શબ્દનો અર્થ સમગ્રપણે બદલાઈ જાય છે અને તેના આધારે તમે જે પ્રેઝન્ટેશન આપી રહ્યા છો તેનો સૂર અને અર્થ છાયા બદલાશે આવી નાની તરકીબો નાની સભાનતા તમને મદદ કરશે Refer Slide Time 1420 આમ હું અહીં ચિત્રો અને તેમના સંબંધોને લઈ રહ્યો છું અને તમે જુઓ છો કે જ્યારે આપણે ચિત્રો મૂકી રહ્યા છીએ ત્યારે આપણે હવે પછીના પાના પર તેની વિગતે ચર્ચા કરીશું પરંતુ હું જે કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું તે છે શ્રોતાગણ સાથે એકરૂપ થાઓ કોઈ પણ પરિમાણો જેમ કે સંદર્ભ સંસ્કૃતિ વિષયવસ્તુનું પરિમાણ તેમજ ચિત્રનું પરિમાણ ચિત્રોનો કેવી રીતે ઉપયોગ કરવો અર્થસર્જન માટે કે અર્થ નહિ સર્જવા માટે તેને શ્રોતાઓ સમક્ષ કેવી રીતે પ્રસ્તુત કરવા તેમને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે અને તે અર્થ નિષ્પન્ન કરે છે કે નહિ તે બાબતે તમારે કાળજી રાખવી જોઈએ આ ચિત્રો ટિન ટિન કોમિક્સ માંથી લેવામાં આવેlલ છે જેના પરથી જણાય છે કે આમાંથી કોઈ અર્થ બનતો નથી અને તેનાથી સ્વતંત્રપણે ઓછામાં ઓછું પ્રથમ દ્રષ્ટિએ કોઈ અર્થ બનતો નથી કારણ કે તમે ચિત્રોનું જોડાણ કરી શકતા નથી જો કે તમે તેને અલગ અલગ રાખવા છતાં તેને એક સાથે જોડી શકો અને તેને ક્રમબદ્ધ આ પહેlલાં ત્યાર પછી પેલું તેમ દર્શાવી શકો તો તમને જણાશે કે કંઈક બીજું જ બની રહ્યું છે કાર્ય કારણનો સંબંધ બને છે આથી જ્યારે તમે બાબતોને પ્રસ્તુત કરો છો તે ચિત્ર હોય લખાણ હોય કે ઘટનાઓનો ક્રમ હોય તે તમારા બહુવિધ પ્રતિકૃતિ પ્રેઝન્ટેશનથી ઉઘાડ પામે છે તમે કેવી રીતે પ્રસ્તુતિ કરો છો તે ખૂબ ખૂબ મહત્ત્વનું છે કયા ક્રમમાં તમે તેને સ્થળ અને કાળ મુજબ ક્યા સ્થાને રાખો છો આ ખૂબ અર્થસૂચક છે કારણ કે શ્રોતાગણના આધારે ચતુરાઈ દાખવી શકાય છે ફેરફાર કરી શકાય છે દાખલા તરીકે આજે હું ક્રમબદ્ધતા બદલાવીને એક ઉખાણા તરીકે મૂકી રહ્યો છું પરંતુ હું જો સમગ્ર બાબતની રમૂજને દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોઉં તો દેખીતી રીતે હું ચિત્રોને કૂદાવીશ નહિ અને હું આ ચિત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીશ

મેં અગાઉના કેટલાક પ્રેઝન્ટેશનમાં સંસ્કૃતિ વિશે ખૂબ જ વિસ્તૃત સમજ આપી છે પરંતુ હું સીધી સાદી રીતે દર્શાવવા માગું છું કે જુદા જુદા શ્રોતાગણને જુદા જુદા પ્રકારની સંસ્કૃતિ અથવા સાંસ્કૃતિક અભિમુખતા હોય છે તમને તે અભિમુખતાની સભાનતા હોવી જરૂરી છે દાખલા તરીકે હું તમને બે ઉદાહરણ આપીશ ચાલો કહીએ કે તમને વૃદ્ધ લોકોનું જૂથ મળે છે જેઓ ધાર્મિક માનસિકતાવાળા છે અને તમે આ બે નો ઉત્તેજક તરીકે ઉપયોગ કરો છો તમે તેમને પૂછશો કે પેપ્સી શું અર્થસૂચન કરે છે તેમના માટે કાળીપૂજા શું અર્થસૂચન કરે છે તમને શ્રેણીબદ્ધ જવાબો મળશે હવે નોંધી લો કે આ તમે તમારા માતા પિતા સાથે તમારા મિત્રો સાથે કરી શકો હવે શ્રોતાગણની કક્ષા બદલાવો અને તેમને આ જ પદો પેપ્સી અને કાળીપૂજાથી જ પરિચિત કરો પરંતુ શાળાના યુવાન બાળકોના જૂથ માટે તમને જણાશે કે આ શબ્દો સાથે સંલગ્ન અન્ય પદો ખૂબ જ ભિન્ન ભિન્ન હશે હવે તમે જુઓ છો કે આપણે જે વાત કરીએ છીએ તે સંસ્કૃતિ અને શ્રોતાગણ છે આથી સાંસ્કૃતિક સંદર્ભની અંદર આ બે પદોના જુદા જુદા સૂચિતાર્થ છે આથી જ્યારે તમે તેને જુદી જુદી કક્ષાના શ્રોતાગણ સાથે જોડો છો ત્યારે અર્થો અપેક્ષાઓ અભિમુખતા અને વલણ બદલાઈ જાય છે ધ્યાનમાં રાખો કે મેં પ્રેઝન્ટેશનમાં દર્શાવેલ ન હોવા છતાં અહીં વલણ અને અભિમુખતા એ ચાવીરૂપ શબ્દો છે હવે જ્યારે તમે પ્રેઝન્ટેશન આપી રહ્યા હો ત્યારે આ ચાવીરૂપ બાબતો છે જે તમારી નજરમાં હોવી જોઈએ કારણ કે જો તમે શ્રોતાગણની અભિમુખતા અને વલણોને જાણો છો તો તમે વધુ સારું પ્રેઝન્ટેશન બનાવી શકો છો કારણ કે તમે જાણો છો કે તેમને શું ગમશે તમે જાણો છો કે તેમને શેમાં રસ પડશે તમે જાણો છો કે તેઓ શેના વિશે આંતરક્રિયા કરશે અને આથી તમારું પ્રેઝન્ટેશન વધુ સફળ રહેશે જો તમે આ બાબતો પ્રત્યે કાળજી દાખવતા નથી તો તમારું પ્રેઝન્ટેશન ખરાબ રહેશે ચાલો કહીએ કે કાળી પૂજાના વિવિધ અને વિગતપૂર્ણ ધાર્મિક પરિમાણો વિશે વાતો કરવા કે બોલવા પર નાના બાળકો ખરેખર તેમનું ધ્યાન આપી શકતા નથી બીજી બાજુએ જો તમે તેને વાર્તાઓ કહો છો અથવા કાળીપૂજા દરમિયાનની મજા અને ગેલ ગમ્મત વિશે કહો છો તો આ વિદ્યાર્થીઓ માટે સમગ્ર અર્થ બદલાઈ જાય છે અને તેઓ વધુ અર્થસૂચક રીતે પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે અહીં ફરીથી સંદર્ભ બદલાઈ રહ્યો છે આ એક રીત છે જેનાથી નાના બાળકો કાળીપૂજાને સમજી શકે છે આ માત્ર તમને એક વિચાર આપવા માટે છે આ એક રીત છે જેનાથી કાળીપૂજાને સમજી શકાય છે જ્યારે ફોન્ટ બદલાય છે અને એનિમેશન બદલાય છે જ્યાં દુર્ગાનું કાર્ય એનિમેશન દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે ત્યારે પરિમાણ અને અર્થ બદલાઈ જાય છે મહેરબાની કરીને શ્રોતાગણના વલણની શ્રોતાગણની રૂચિની નોંધ લો જો તમે આમ કરશો તો તમારું પ્રેઝન્ટેશન સફળ રહેશે મેં સંદિગ્ધતાની સંકલ્પના અગાઉ તમને જણાવેલી છે તમે જાણો છો કે શ્રોતાગણના સંદર્ભમાં સંદિગ્ધતાને ટાળવાની હોય છે ખૂબ ઝાઝું ના લખો ખૂબ ઝાઝું ના બોલો બાબતોને ખૂબ જટિલ રીતે ના મૂકો તેમને શક્ય હોય તેટલી સાદી રીતે મૂકો મોટાભાગના પ્રેઝન્ટેશન એવી પરિસ્થિતિ હોય છે જ્યાં વિચલન થાય છે મોટાભાગના પ્રેઝન્ટેશન એવી પરિસ્થિતિ હોય છે કોઈક વાંચવાને બદલે માત્ર તમને સાંભળી રહ્યું છે વાચન એ એવી પરિસ્થિતિ છે કે જ્યાં તમને ઘણી ઘણી જટિલ બાબતો રજૂ થતી હોય છે કારણ કે તમે જાણો છો તેમ કોઈ વ્યક્તિ ફરી ફરીને વાંચી શકવા સક્ષમ હોય છે અને ફરીથી પ્રેઝન્ટેશનમાં વ્યક્તિ માત્ર તમને એક વાર સાંભળે છે આ વિડીયો વ્યાખ્યાનમાં તમને પુનરાવૃત્ત કરવાનો કે ફરીથી પાછા જવાનો ભાગ્યે જ અનુભવ થશે મોટાભાગના લોકો તે જતું કરશે ઓછામાં ઓછું શરૂઆતમાં જો અર્થ ખૂબ સ્પષ્ટ ખૂબ સરળ નથી બનતો તો પ્રેઝન્ટેશન તદ્દન નિષ્ફળ છે જ્યારે તમે પ્રેઝન્ટેશન આપી રહ્યા હો ત્યારે અહીં કેટલા પ્રશ્નો છે જેનાથી તમે શરૂ કરી શકો અને હું વિનંતી કરીશ કે જ્યારે તમે પ્રેઝન્ટેશન આપો ત્યારે તમે આની નોંધ લો તમારો શ્રોતાગણ કોણ છે તેની સૂચિ બનાવો કઈ બાબત તેમને જોડે છે તમારો શ્રોતાગણ વૈવિધ્યપૂર્ણ છે કે એકસમાન કેટલીક વાર તમારે એક સરખા પ્રકારના લોકો હોય છે ત્યારે તે ઘણું સરળ રહે છે પરંતુ જ્યારે લોકોને ચોક્કસ પ્રસંગે એકસાથે ભેગા કરવામાં આવે છે ત્યારે તમારા સમગ્ર પ્રેઝન્ટેશને તેને અનુલક્ષમાં લેવું પડે છે અને તમારી અભિમુખતા જુદી હોવી જોઈએ અન્યથા તે નિષ્ફળ જશે ચાલો કહીએ કે જુદી જુદી કક્ષાના લોકો વૃદ્ધ યુવાન જુદા જુદા સ્થળેથી આવીને એકત્રિત અને એકીકૃત થઈ રહ્યા છે આપણે દુર્ગાપૂજા દરમિયાનનું અગાઉનું ઉદાહરણ લઈશું હવે તમે તેમના માટે ગમે તે વિસ્તારમાં પ્રેઝન્ટેશન આપી રહ્યા છો તમારે તે અનુભવવાનું છે કે કઈ બાબતો તેમને સાથે જોડે છે અને જુઓ કે તમારા પ્રેઝન્ટેશનમાં એ ઘટકો છે જે તે પ્રસંગ સાથે તે ખાસ સંદર્ભ સાથે જોડાયેલા છે જો તમે આમ કરો છો તો તમે અન્યો કરતાં વધુ સફળ થશો કેટલું ટેકનિકલ કેટલું અઘરું કેટલું જટિલ તમારે નક્કી કરવાનું છે કે તેઓ શેની અપેક્ષા રાખે છે તમે શું ઈચ્છો છો તેઓની અપેક્ષાઓ અને તેઓની ઇચ્છાઓ ખૂબ ખૂબ મહત્ત્વના છે જો આ પાઠ્યક્રમ તમારા માટે કોઈ પણ રીતે અર્થપૂર્ણ છે તો હું સફળ થઈશ મારે ઓછામાં ઓછું કેટલેક સ્તરે ઓછામાં ઓછું 50 ટકાના સ્તરે અનુમાન કરવામાં સફળ થવું પડે છે કે તમને ચોક્કસ રીતે શાની જરૂર છે તમારી ચોક્કસ રીતે શી જરૂરિયાત છે તમે ચોક્કસ રીતે શું ઈચ્છો છો હવે આ ખાસ પ્રેઝન્ટેશન જોઇ રહેલા લોકો જેઓ અત્યારે જોઈ રહ્યા છે તે એવા લોકો છે જે બે એક પ્રેઝન્ટેશન આપવાની રુચિ ધરાવે છે અને તેમને એવું લાગે છે કે કદાચ તેઓ કેટલીક બાબતો શીખી શકશે જે તેમને પ્રેઝન્ટેશન આપવામાં સહાયરૂપ થશે તે બાબતો ત્યાં હોવી જોઈએ અન્યથા પ્રેઝન્ટેશન નિષ્ફળ જશે શ્રોતાગણ અને પ્રતિભાવ હવે આપણે આંતરક્રિયાત્મક પ્રક્રિયાને જોઈ રહ્યા છીએ આપણે સંપૂર્ણપણે શ્રોતાગણ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું હવે આપણે આંતરક્રિયાત્મક પ્રક્રિયાને જોઈ રહ્યા છીએ અને હું શું પ્રત્યાયન કરવા માગું છું ઘણી વાર આપણી પાસે વ્રુતાંતો હોય છે હકીકતે મારા એક સહકર્મી અને મારા એક વિદ્યાર્થી સાથે અમે તે શોધી કાઢવા માટે પ્રયોગ કર્યો કે લોકો જુદી જુદી આંગિક ભાષાથી શું સમજે છે હું પ્રત્યાયન કરવા માગું છું તેમ કહેવું તે એક બાબત છે અને હું હકીકતે આ પ્રત્યાયન કરી શકયો તેમ કહેવું તે બીજી બાબત છે ચાલો કહીએ કે હું ખુશી રુચિનું પ્રત્યાયન કરવા માગું છું જે પ્રત્યાયન કરું છું તે ચાલો કહીએ કે ચિંતાતુરતા અને કૃત્રિમતા છે આમ તમે જુઓ છો તેમ શું કહેવા માગો છો અને તમે હકીકતે શું કહી શકો છો તેની વચ્ચે તફાવત રહેવાની શક્યતા છે તમે જે કરવા માંગો છો અને તમે જે હકીકતે કરી શકો છો તમે જે પ્રત્યાયન કરવા માંગો છો અને ખરેખર તમે જે પ્રત્યાયન કરો છો અને તમારે આને ફરી ફરીને ચકાસણી કરતા રહેવું પડે છે આમ ફીડબેક ની સ્પષ્ટતાના પ્રશ્નો પ્રેઝન્ટેશન દરમિયાન અને પ્રેઝન્ટેશન પહેલાં પણ તમે જ્યારે તેના માટે તૈયારી કરી રહ્યા હો ત્યારે તે યોગ્ય રીતે થઇ રહ્યું છે કે નહિ તે તમારા બે એક મિત્રોને શોધી કાઢવાનું કહો તમે જ્યારે પ્રેઝન્ટેશન આપી રહ્યા હો ત્યારે તમને આવા આધારોની આગળ ઉપર જરૂર નહિ પડે પરંતુ તેમ કરવું ખૂબ મહત્ત્વનું છે અને તમારા જીવન પર્યંત જ્યારે તમે પ્રેઝન્ટેશન આપી રહ્યા હો તો તમારે તેની ચકાસણી કરવાની જરૂર છે હવે આપણે બીજા તબક્કા પર આવીએ છીએ જે છે પ્રેઝન્ટેશનનું સંયોજન હવે તમે તમારા શ્રોતાગણને જાણો છો તમે પહેલાં તે બાબત કરેલી છે તમે તમારા શ્રોતાગણની ઓળખ કરેલી છે જેમ કે કોણ તમારો શ્રોતાગણ છે બીજો મુદ્દો એ છે કે તમારા મનમાં એક વિષયાંગ છે જે કંઈ તમને આપવામાં આવેલ છે અને તમારે આ લોકો માટે પ્રેઝન્ટેશન આપવાનું છે તમે તે કેવી રીતે કરવાના છો આમ પ્રેઝન્ટેશનનું સંયોજન તે બીજો પડકારજનક પ્રશ્ન છે જેને આપણે લઇશું તમે કોની સાથે વાત કરી રહ્યા છો તે પહેલો પ્રશ્ન છે આપણે અગાઉ જ્યારે શ્રોતાગણ વિશે વાત કરી હતી ત્યારે આપણે તે કરેલું છે તમે શું પાઠવવા માંગો છો ફરીથી તે વિષયાંગ પર આધારિત છે પરંતુ વિષયાંગની પહેલાં પણ વિષયનું સ્વરૂપ ગમે તે પ્રકારનું હોય તે ખાસ વિષયાંગ વિશે શું ચાલો કહીએ કે દાવાનળ જેવો વિષયાંગ છે દાવાનળ જેવો વિષય હોય તો પણ તમે દાવાનળ એટલે શું તેના વિશે વાત કરવાના છો તમે દાવાનળ લાગે ત્યારે શું કાળજી લઇ શકો તેના વિશે વાત કરવાના છો દાવાનળ બુઝાવવામાં આવ્યો છે તે તમે કેવી રીતે જોઇ શકશો દાવાનળને કેવી રીતે અટકાવવો તેના વિશે વાત કરવાના છો તમે જુઓ છો તેમ વિષયાંગ તે જ હોવા છતાં ઈરાદાઓ જુદા જુદા હોઈ શકે છે આથી આપણે આ બાબત વિશે જોવાનું રહ્યું ત્યાર પછી જ્યારે હકીકતે આપણે પ્રેઝન્ટેશન આપી રહ્યા હોઈએ ત્યારે તે પ્રેઝન્ટેશનનું ઔપચારિક પરિમાણ છે પ્રેઝન્ટેશનના કેટલાક ઘટકો છે અને તમે પ્રેઝન્ટેશન આપો તે પહેલાં પણ તમે જ્યારે તૈયારી કરી રહ્યા હો તમારે તે બાબતે કાળજી લેવી જોઇએ જેમ કે પ્રસ્તાવના પ્રેઝન્ટેશનનો શેષ ભાગ અને પછી સમાપન આ તમામ ઘટકોની વચ્ચે અભિન્ન જોડાણ હોવું જોઈએ પ્રથમ દ્રષ્ટિએ આ ખૂબ દેખીતું છે પણ ખરેખર હકીકતમાં તે આટલું દેખીતું છે દરેક જગ્યાએ આપણે પ્રસ્તાવના પછી શેષ લખાણ અને ત્યાર પછી સારાંશ વિશે વાત કરીએ છીએ શું હકીકતે તે અભિન્ન છે આપણે તેમ કેવી રીતે કરીએ છીએ આ પ્રશ્નો છે જેને આપણે જેમ આગળ વધીએ તેમ લેવાનો પ્રયત્ન કરીએ છીએ જુઓ પ્રેઝન્ટેશનનું સંયોજન વિવિધ પ્રકારે હોઈ શકે તમે આલંકારિક પ્રશ્નનો ઉપયોગ કરી શકો તમે પ્રશ્નોત્તરી તરીકે વાત કરી શકો હું એ પ્રશ્ન સાથે પ્રેઝન્ટેશનની શરૂઆત કરું કે દાવાનળ એટલે શું હું દેખીતી રીતે જ જવાબ જાણું છું પરંતુ મને શ્રોતાગણમાંથી પ્રતિભાવો જોઈએ છે હું તેને સક્રિય બનાવવા માગું છું તેમનામાં રુચિ પેદા કરવા માગું છું અને સમયના તેવા તબક્કે કદાચ શ્રોતાગણ અપેક્ષા રાખે કે કોઈ પણ તબક્કે તેમને પ્રશ્ન પૂછાઇ શકે છે શ્રોતાગણને પ્રશ્નો પૂછાશે અને તેમણે પ્રતિભાવ આપવાનો રહેશે શ્રોતાગણના સભ્યોએ તેને પ્રતિભાવ આપવાનો રહેશે આ એક પ્રયુક્તિ હોઇ શકે છે તમે પહેલાં સારાંશથી શરૂઆત કરી શકો તમે અભ્યાસ કરેલો છે ચાલો કહીએ કે આપણે સંગીતનો અભ્યાસ કરેલ છે તો આપણે કહીએ કે આપણે એમ કહીને શરૂઆત કરીશું કે ભારતીય શાસ્ત્રીય સંગીત શાંતિ અને કેટલાક પ્રકારના ઉદાસીના સંવેગોનું અર્થસૂચક સ્તરે પ્રત્યાયન કરે છે હવે આ આપણો સારાંશ છે અને દેખીતી રીતે જ લોકોને એ જાણવામાં રસ પડશે કે તમે તે કેવી રીતે શોધ્ય્યું તમે લોકો પાસે જઈને પૂછ્યું કે તેઓ સંગીત વિશે શું અનુભવે છે તમે તેને સંગીત સંભળાવ્યું હવે અહીં જ પ્રેઝન્ટેશનનો શેષ ભાગ અનુસરે છે અને તમે તેમને કહો છો કે હકીકતે તમે કેવી રીતે કાર્ય કર્યું આપણે પછીથી જ્યારે સમગ્ર સંકલ્પના વિશે વાત કરીશું ત્યારે આપણે તેને હાથ પર લઈશું આપણે પછીના તબક્કે સંગીતના તત્ત્વો ધ્વનિના તત્ત્વો વિશે ચર્ચા કરીશું આથી સંયોજન ત્યારે થાય છે જ્યારે તમે આયોજન કરો છો તમે જાણો છો કે તમે તમારા પ્રેઝન્ટેશનને પ્રશ્નોત્તરીનું સત્ર બનાવી શકો તમે સારાંશને પહેલાં રાખી શકો અથવા તમે નિત્યક્રમ રાખી શકો પ્રસ્તાવના પ્રેઝન્ટેશનનું માળખું અને સારાંશ અથવા તમે તેને વધુ લવચિક કે વધુ વૈવિધ્યપૂર્ણ રાખી શકો અથવા આ બધાનું મિશ્રણ કરી શકો પરંતુ તમે જે કંઈ કરો છો તમારે એક વાર તે નક્કી કરવું પડે છે અને તમારે તેનું આયોજન કરવું પડે છે આથી તમે રૂપરેખા તૈયાર કરવાની શરૂઆત કરો છો મને આમ કરવું ગમે છે થોડા સમય પછી કદાચ તમારું મન બદલાઈ શકે તમે માનસ માપન પ્રયુક્તિનો ઉપયોગ કરી શકો માનસ માપન પ્રયુક્તિ તે શું છે હું તે સમજાવીશ તમે વૃતાંત ફલકનો ઉપયોગ કરી શકો હું પળવારમાં તે સમજાવીશ પછી તમે આયોજન કરી શકશો કે તે કેવી રીતે આગળ વધશે સમય અને તમે સંપૂર્ણ બાબતનું કેવી રીતે સમાપન કરશો તો ચાલો જોઈએ કે હું તમને રૂપરેખા જણાવી શકું છું કે કેમ રૂપરેખા એટલે કે છેલ્લે પુસ્તકનો સંદર્ભ આપેલ હોય શેના વિશે વાત કરવી તેનું આ એક ઉદાહરણ છે આથી રૂપરેખામાં તમે મુદ્દા નોંધો છો એ શું છે કે જે તમે કરવાના છો પ્રસ્તાવના માળખું અને સારાંશ તમે શું કરવાનું આયોજન કરવાના છો માનસ માપન તે ફરીથી છેલ્લે ટાંકેલા સંદર્ભના પુસ્તકમાંથી લેવામાં આવેલ છે જ્યાં તમે સ્પર્શરેખીયથી આગળ જઈ રહ્યા છો હું અત્યારે જ તેનું નિદર્શન આપીશ હવે થોડી વારમાં જ હું અન્ય તત્ત્વો પર આવીશ તો ચાલો કહીએ કે આપણે માનસ માપન તરફ જવાની શરૂઆત કરીએ છીએ વારુ હું એમ કરું કે તમને એક ઉદાહરણ આપું ચાલો કહીએ કે હું લખું છું દાવાનળ બરાબર આ મારો મુખ્ય મુદ્દો છે આમ દાવાનળને પાંચ સાત મુખ્ય મુદ્દાઓ છે જેમ કે દાવાનળને દાવાનળના કારણો હોય છે દાવાનળ ને દાવાનળની અસરો હોઈ શકે દાવાનળને દાવાનળ નિવારણ લાગુ પડી શકે અને દાવાનળ ને દાવાનળની બાબતનું પ્રત્યાયન કરવાનું હોઈ શકે જો હું કહું કે હું આ ચાર ક્ષેત્રોને લઇશ તો પછી ચાલો કહીએ કે હું માત્ર એક તત્ત્વ પ્રત્યાયન લઉં છું તો પછી હું એ પ્રશ્ન પૂછું કે કોણ હું પ્રશ્ન પૂછું કે કેવી રીતે હું પ્રશ્ન પૂછું કે ક્યારે અને ક્યા તત્ત્વો કંઈ ખાસ રીતે પ્રસ્તુત થશે જો હું નિવારણ વિશે વાત કરતો હોઉં તો હું જાગૃતિ દ્વારા નિવારણ ચાલો કહીએ કે કાયદાકીય બાબતો સામેલ હોય શિક્ષા સામેલ હોય તેવી માર્ગદર્શિકા પૂરી પાડીને કોઈ પણ પ્રકારના નિયમ દ્વારા નિવારણ હોઈ શકે અને તમે જાગૃતિ દ્વારા નિવારણ વિશે વાત કરતા હો તો પણ જાગૃતિ રેડિયો દ્વારા ટેલિવિઝન દ્વારા કેટલી ચોકસાઈથી થઈ શકે આમ તમે જુઓ છો કે જ્યારે આપણે માનસ માપન તરફ જોઈએ છીએ ત્યારે તે વિસ્તરતો જાય છે આમ એક વાર અહીં મેં આ કરી લીધું છે ત્યાર પછી હું રૂપરેખા તરફ જઈ શકું આથી હું કહી શકું કે હું દાવાનળથી શરૂઆત કરીશ હું દાવાનળના કારણોથી શરૂઆત કરીશ ત્યાર પછી અસરો અને તેનું નિવારણ કેવી રીતે કરવું અને કારણોમાં આ ત્રણ મુદ્દા લઇશ અસરોમાં આ ત્રણ મુદ્દા અને આ ત્રણ મુદ્દા કદાચ સારાંશમાં હવે મારી પાસે અહીં રૂપરેખા છે તમે જુઓ છો તેમ માનસ માપન પરથી રૂપરેખા પર રૂપાંતરિત થયો છું હવે બિન રૈખિક ક્રમ પરથી ખાસ કરીને સંપૂર્ણ બાબતને સર્વગ્રાહી રીતે જોવાથી હવે હું નક્કી કરું છું કે મારે શેને પ્રાથમિકતા આપવી હું પ્રથમ બાબતને ક્યાં મૂકીશ બીજી બાબત ને ક્યાં મૂકીશ જેથી કરીને મારી પ્રસ્તુતિ રજૂ કરી શકાય આથી હું જે કરવા ઈચ્છું છું તે મને પૂરેપૂરું ગ્રાહ્ય છે અને હું કંઈ પણ ચૂકી જાઉં કે નહિ તો પણ તેમ કરી શકીશ હવે જ્યારે હું પ્રેઝન્ટેશનના પાછલા ભાગમાં દ્રશ્ય પ્રત્યાયન વિશે વાત કરીશ ત્યારે હું વૃત્તાંત ફલક વિશે વિસ્તૃત સમજૂતી આપીશ પ્રવાહ મહત્ત્વનો છે તે વહેવો જોઈએ તેને લય હોવો જોઈએ દરેક બાબત બીજી દરેક બાબત સાથે સંલગ્ન હોવી જોઈએ કાર્ય કારણ અને નિવારણ એક મેક સાથે સંલગ્ન હોવા જોઈએ હું કારણ ને કેવી રીતે સંલગ્ન કરીશ જેથી તેને અટકાવી શકાય શા માટે તે એટલું ખરાબ છે કે આપણે અટકાવવું પડે આપણે તે કેવી રીતે કરીએ છીએ આમ તાર્કિક રીતે કેટલીક સંલગ્નતા સર્જી શકાય છે જેથી કરીને આપણે સંપૂર્ણ બાબતનું આયોજન કરી શકીએ આપણે છેલ્લા ભાગમાં અવાજ અને ભાષાને લઇશું આપણે જ્યારે કથન કૌશલ્યોની વાત કરતા હતા ત્યારે કેટલેક અંશે આપણે આના વિશે વાત કરી છે આના વિશે અગાઉ ચર્ચા કરેલી છે પરંતુ પ્રેઝન્ટેશનની સ્થિતિના સંદર્ભમાં તમે તમારા અવાજની ગુણવત્તા ક્ષમતા પ્રબળતા તમારા અવાજના કંપનવિસ્તાર વિશે સભાન હોવો જોઈએ કેટલાક કિસ્સામાં તમને અવાજના સહાય સાધનની જરૂર પડશે અને ક્યારે અવાજ માટેના સહાય સાધનની જરૂર છે તે જાણવું મહત્ત્વનું છે તે તમારી જાતનું અલ્પ મૂલ્યાંકન કે અતિ મૂલ્યાંકન કરવા માટે મહત્ત્વનું નથી જો તમે તમારી જાતનું અલ્પ મૂલ્યાંકન કરો છો તો તમે માઇક્રોફોન સામે બૂમો પાડો છો અને દરેક માટે તે કપરો સમય છે જો તમે તમારી જાતનું અતિ મૂલ્યાંકન કરો છો તો તમે મ્રુદુતાપૂર્વક બોલો છો અને કોઈ તમને સાંભળી શકતું નથી આ કક્ષાએ અવાજનું મહત્ત્વ છે તમે જુઓ છો તેમ અવાજ વાક્યો માટે શબ્દો માટેના વિકલ્પ તરીકેનું કાર્ય કરે છે લખાણમાં ફકરા હોય છે જ્યારે તમે શરૂ કરો છો જ્યારે તમારા વાક્યની પહેલાં વાક્ય હોય છે ત્યારે અલ્પવિરામ અને વિરામચિહ્નો આવે છે આમ અલ્પવિરામ વધુ વિરામચિહ્નો ઇટાલિક્સ ભાર મૂકવો તે ફકરા હજૂ દીર્ઘ વિરામચિહ્નો કેપિટલ શબ્દ પણ એક પ્રકારનો ભાર સૂચવે છે હવે તમે જ્યારે કથન કરી રહ્યા હો ત્યારે આજ પ્રયુક્તિઓ તમને ઉપલબ્ધ હોતી નથી તો તમે આ કેવી રીતે કરો છો લઘુ વિરામ દીર્ઘ વિરામ ભાર મૂકવા માટે પુનરાવર્તન ભાર મૂકવા માટે મોટેથી બોલવું ભાર મૂકવા માટે ધીરા પડવું કશુંક ચીંધવું ભાર મૂકવા માટે લખી નાખવું તમે જુદી જુદી બાબતો કરી શકો તમે જુઓ છો તેમ પ્રેઝન્ટેશનના સંદર્ભમાં અવાજ અને તમે તે કેવી રીતે પ્રસ્તુત કરો છો તે ખૂબ ખૂબ અર્થસૂચક છે અને અમે તમને નિશ્ચિત રીતે લિન્ક આપીશું જે તમને ખ્યાલ આપશે કે જુદા જુદા લોકો કેવી રીતે પ્રેઝન્ટેશન કરે છે અને તમે સ્વયં કસોટી કરી શકશો કે આ પ્રેઝન્ટેશન કાર્ય કરી શકે કે કેમ આપણે અગાઉના સપ્તાહોમાં કર્યું છે તે મુજબ તમે ડિસ્કશન ફોરમ પર જાઓ અને આ બાબતોને અજમાવો અને આપણે જોઈશું કે આપણે કેવી પ્રતિક્રિયા આપીએ છીએ અને આપણે સંમતિ પર આવવાનો પ્રયત્ન કરીશું કે તે કેવી રીતે કાર્ય કરે છે તો આ મેં તમને જણાવ્યું છે પરંતુ ગતિ તે થોડું જુદું છે ગતિ એટલે તમે કશાક પ્રેઝન્ટેશન માટે કેટલો સમય લો છો તમે ખૂબ લાંબો સમય લો છો કે તમે ખૂબ ધીરે ધીરે કરો છો જો હું ખૂબ ધીરેથી બોલવાનું શરૂ કરું તો મારે પ્રેઝન્ટેશન માટે મારી જાતને ઝડપી કરવી પડે મારે 35 મિનિટમાં પૂર્ણ કરવું જરૂરી છે આથી ગતિ એટલે તમે કેટલું ઝડપી બોલો છો ગતિ એટલે હું શું છોડી દઉં છું પ્રેઝન્ટેશનમાં અન્ય પાંચ મુદ્દા હોઈ શકે પરંતુ મારી પાસે સમય નથી જો હું ખૂબ ઝડપી બોલું છું કોઈ તેનો અર્થ સમજી શકશે નહિ આથી તે ગતિ નથી ગતિનું આયોજન કરો હું કેટલાક મુદ્દા ચૂકી ગયો છું મે કેટલાક ઘટકતત્વો પર વધુ સમય પસાર કર્યો છે હવે અન્ય બાબતો પર મારે ઝડપથી જવાની જરૂર છે આમ અવાજના સ્તરે ગતિ પ્રેઝન્ટેશનના વિવિધ ઘટકો હોય તે સ્તરે પ્રયુક્તિપૂર્વકની ગતિ અને હું તે કેવી રીતે કરું છું આમ અહીં કેટલીક માર્ગદર્શિકા છે જેના તરફ તમે ઝડપથી નજર નાખી શકો અને તમે જાણો છો તેમ આપણે આમાંના કેટલાક મુદ્દાઓની અગાઉ ચર્ચા કરેલી જ છે જ્યારે આપણે અવાજમાં એકધારાપણું નહિ હોવા વિશે વાત કરી છે જે કંટાળાજનક અને કષ્ટદાયક બની રહે તમારા અવાજમાં રુચિકર સંવેગો લાવવા જેથી તમારું પ્રેઝન્ટેશન ઉત્તેજક બની રહે ખરું ને પ્રયુક્તિપૂર્વક ધીરા પડવું આ તમામ બાબતો મેં અગાઉ અને થોડી વાર પહેલાં કહેલી છે અવાજની ગતિ પ્રબળતા લહેકા અનુસાર વૈવિધ્ય હોય છે જરૂરી હોય ત્યાં વિરામ લો આ કેટલાક એકદમ સાદા સિદ્ધાંતો છે માત્ર તેની કાળજી લો અને તમારી મહત્તમ સમસ્યા ઉકેલાઈ જશે મેં અગાઉ પણ આપણે જ્યારે અવાજના કૌશલ્યો વિશે વાત કરતા હતા ત્યારે કહેલું છે કે તમારે ઘણી બધી બાબતો લેવી જરૂરી નથી ગતિમાં વૈવિધ્ય લાવો જેથી તે કંટાળાજનક ના બની રહે પ્રબળતામાં વૈવિધ્ય લાવો કારણ કે તે નાટ્યાત્મક બને છે લહેકામાં વૈવિધ્ય લાવો જેથી ઉત્તેજના સંવેગો રુચિ અને અન્ય બાબતોનું પ્રત્યાયન કરે પ્રેઝન્ટેશનના જુદા જુદા ભાગ પર પ્રેઝન્ટેશનના અર્થસૂચક ઘટકો સંકલ્પનાત્મક ટિપ્પણી કરવા માટે લઘુ અને દીર્ઘ વિરામો લો કારણ કે ધ્યાનમાં રાખો કે એવા કિસ્સા હશે જ્યાં તમે માત્ર તમારા શરીરથી પ્રેઝન્ટેશન કરી રહ્યા હશો અન્ય કશાથી નહિ ભાષા શબ્દોની પસંદગી મેં તમને કહ્યું છે કે સાદા શબ્દોનો ઉપયોગ કરો પારિભાષિક શબ્દો ટાળો કારણ કે આપણો ઈરાદો સામાન્ય રીતે લોકોને પ્રભાવિત કરવાનો નથી લોકો પ્રભાવિત થઈ રહ્યા છે તો તે સારી બાબત છે પરંતુ સ્પષ્ટતા એ આપણો પ્રાથમિક હેતુ છે આથી આમ કરવા માટે તેમજ લોકોને પ્રભાવિત કરવા માટે તેનો ઉપયોગ કરો જેને લોકો સમજી શકે તમારા ઉચ્ચારો પર કામ કરો પ્રેઝન્ટેશન પહેલાં મહાવરો કરો અને જરૂર જણાય તો તમારા પ્રેઝન્ટેશનને આ દિવસોમાં મોબાઇલ ફોન દ્વારા રિકોર્ડ કરો અને શોધી કાઢો કે તમે કેવી રીતે કર્યું છે તમે ક્યાં ભૂલો કરી રહ્યા છો જેથી તમે તેમાં સુધારો લાવી શકો આમ તમે જાણો છો તેમ મેં તમને કહ્યું હતું કે આ પ્રેઝન્ટેશન બે ભાગમાં વિભાજિત છે તેના અશાબ્દિક આંગિક ભાષાના ઘટકો તેમજ દૃશ્ય ઘટકો જેની અહીં થોડી વિસ્તૃત સમજૂતી આપેલ છે જે આપણે હવે પછીના સત્રમાં લઈશું